અગાઉના વ્યાખ્યાનમાં આપણે x અને p ની દ્રષ્ટિએ અનસર્ટેનીટી પ્રિંસીપલ વિશે શીખ્યા તેનો અર્થ એ કે xΔp જે હંમેશાં 2 કરતા વધારે અથવા બરાબર બનશે જે ક્વોન્ટમ કન્ડીશન સાથે કાઉચી શ્વાર્ટઝ અનીક્વાલીટીનો ઉપયોગ કરીને મેળવી શકાય છે અને પછી ક્વોન્ટમ મિકેનિક્સમાં તે કેવું દેખાય છે તે વિશે દલીલો આપી હતી જેમા એક તે હતી કે જો હું કોઈ કણોને વેવ પેકેટ તરીકે ધ્યાનમાં લઉ અને તરંગ પેકેટની હદ એ પાર્ટીકલની સ્થિતિની અનસર્ટેનીટી છે વળી આ વેવ પેકેટ જુદા જુદા કેસના વેવ વહન કરે છે તેથી મોમેન્ટમ પણ અન્સર્ટેઈન છે અને તેથી ΔxΔp એ h ના ક્રમમાં આવે છે અન્ય મુદા ની આપણે જે વાત કરી હતી એ પાર્ટીકલ ના સ્થાન માટે આઈગન ફંક્શનનો ઉપયોગ કઈ રીતે કરવો તે હતી જે δ ફંક્શન છે અને તેમાં બધા સમાન એમ્પ્લિટ્યુડના પ્લેન વેવ શામેલ છે છતાં પણ x એ 0 છે અને p એ તરફ જાય છે જો તમે x નાનુ ને નાનુ છો તે ઈન્ફાઈનીટી તરફ જાય છે ત્રીજું ઉદાહરણ જે મેં તમને આપ્યુ હતુ તે પ્લેન વેવનુ હતું હવે જો મારી પાસે ફિક્સ મોમેન્ટમ p સાથે કોઈ પાર્ટીકલ જોડાયેલ હોય તો તેને અનુરૂપ વેવ ઈન્ફાઈનીટી વેવ હોય જ્યાં Δx → ∞ જો Δp 0 હોય તેથી તમે બંને અવધી અને તેમની વચ્ચે કંઈક જોયું છે તો હું આજે નવી દલીલ શરૂ કરુ તે પહેલાં હું તમને બીજી દલીલ આપવા માંગું છું અને તે છે હાઇઝનબર્ગના માઇક્રોસ્કોપ તરીકે ઓળખાય છે આ તમને એ પણ કહેશે કે x કેમ શોધી શકાતુ નથી અને 100 ચોકસાઈ સાથે તેને અનુરૂપ મોમેન્ટમ શા માટે નક્કી કરી શકતું નથી તેથી આનો વિચાર કરો હું માઇક્રોસ્કોપના લેન્સ દ્વારા પાર્ટીકલ ને જોઈ રહ્યો છુ જે લાલ ટપકું દ્વારા અહીં બતાવેલ છે આ લેન્સની રેડિઅસ a છે અને હું નીચેથી આ પાર્ટીકલ પર લાઈટ પ્રગટાવું છું જે પાર્ટીકલને ધક્કો મારી અને માઇક્રોસ્કોપમાં જાય છે જે લાલ રંગ દ્વારા બતાવેલ આ એંન્ગલમાં જ હોવી જોઈએ હવે અહી હુ ફરી એક વખત વાત સ્પષ્ટ કરીશ કે તે માઈક્રોસ્કોપ છે તે પાર્ટીકલ છે અને તે લાઈટ રે ને આ ખૂણામાં જવું જોઈએ આ a છે અને આપણે ફોકલ લેન્થ પર પાર્ટીકલ રાખીએ છીએ તેનો અર્થ એ કે આ એંન્ગલ θ છે જે હું અહીં af કાળા રંગ દ્વારા બતાવીશ હવે ધ્યાનમાં લો લાઈટ રે ફોટોન તરીકે આવી રહ્યા છે એક ફોટોન સીધો આવી રહ્યો છે જે એક એંન્ગલ બનાવે છે અને આનો અર્થ એ કે તેનુ મોમેન્ટમ બદલાય છે તેથી ફોટોનની મોમેન્ટમમાં ફેરફાર pphoton બનશે જે pphotonaf છે તેથી ફોટોન ઇલેક્ટ્રોનને એક ધક્કો આપે છે જે સૂચવે છે કે ફોટોન પાર્ટીકલને ધક્કો આપે છે જે દર્શાવે છે કે પાર્ટીકલની ગતિ પણ એ જ pphotonaf દ્વારા બદલાય છે હવે જો હું આ પાર્ટીકલની ગતિ બદલીશ અને હું પછીથી તેનું મેઝર કરું છું હવે ફોટોન તેને ધક્કો આપે તે પહેલાં તે શું હતું તે કહી શકતુ નથી તેથી પાર્ટીકલની ગતિમાં અનસર્ટેનીટી આવે છે હવે હું અવલોકન કરું છું અને તે આ ક્રમમાં બનશે અને આ મોમેન્ટમ x ની દિશામાં બદલાશે જે હુ તમને અહી બતાવીશ આ મારી દિશા x છે વળી પાર્ટીકલની સ્થિતિ શુ હશે માઇક્રોસ્કોપની રીઝોલ્યુશન ક્ષમતા lightaના ક્રમની છે અને તેથી આપણે કહી શકીએ કે આ પાર્ટીકલ એ એક Δθ જેટલા એન્ગલમાં નક્કી કરી શકાય છે આ Δθ છે તે આ Δθ એન્ગલની અંદર છે અને તેથી સ્થાન Δx એ f Δθ ના ક્રમમાં હશે જે lightaf છે તેથી હું x કરતા વધુ સારી ચોકસાઈ સાથે પાર્ટીકલનુ સ્થાન નક્કી કરી શકતો નથી જેને પરિણામે પાર્ટીકલ અને તેના ગુણાકાર માટે મોમેન્ટમમાં પરિવર્તન આવે છે આ ગુણાકાર ΔxΔplightapphotonaf ΔxΔp છે આ સમીકરણમા a દુર થાય છે f દુર થાય છે અને lightpphoton∼h મળે છે તેથી ΔxΔp∼h થશે જે તમે આ દલીલ દ્વારા જોશો હવે હું Δx ની ચોકસાઈ સાથે કોઈ પાર્ટીકલ નું નિરીક્ષણ કરું છું જો હું Δx ને વધુ ને વધુ સારું બનાવવા માંગું છું તો મારે ટૂંકા અને ટૂંકા વેવ લેન્થનો ઉપયોગ કરવો પડશે જો હું ટૂંકા અને ટૂંકા વેવ લેન્થનો ઉપયોગ કરું તો પાર્ટીકલની મોમેન્ટમમાં પરિવર્તન વધારે આવે છે તેથી હું અનસર્ટેનીટી સિદ્ધાંત દ્વારા સીમીત બનાવીશ વળી વધારે ચોકસાઈ સાથે મોમેન્ટમ અને પોઝિશન બંનેને નક્કી કરી શકતો નથી તોઆ એક દલીલ છે જે ઇનબોક્સમાં પણ આવી છે અનસર્ટેનીટીની દલીલ અને અનસર્ટેનીટીના સિદ્ધાંતની પૂર્ણતા સાથે હવે હું ટાઈમ આધારિત શ્રોડિંજર સમીકરણ પર જઇશ ટાઈમ આધારિત શ્રોડિંજર સમીકરણનો શું અર્થ છે તો તમે યાદ કરો કે અત્યાર સુધી આપણે સ્ટેશનરી સ્ટેટમાટેના શ્રોડિંજર સમીકરણ વિશે સમજ્યા હતા વળી યાદ કરો કે આપણે સ્ટેશનરી સ્ટેટ માટે વેવ ફંક્શન ને વિકસિત કરેલ હતું હવે આપણે સમજવા માંગીએ છીએ કે ટાઈમ સાથે વેવ ફંક્શન કેવી રીતે બદલાય છે તો અત્યાર સુધી આપણે જેની ગણતરી કરી છે તે આપણને ψ આપે છે અને આપણે એ પણ જાણવા માંગીએ છીએ કે xt શું છે એકવાર મારી પાસે જો ψ હોય તો તે ટાઈમ સાથે વિકસે છે અને તે સમય આધારિત શ્રોડિંજર સમીકરણ દ્વારા સંચાલિત છે હવે આપણે ફરી થી જુનુ વ્યાખ્યાન યાદ કરીએ અને તે સમીકરણ iℏdψdt છે હવે હું ફરીથી મારી જાતને 1 ડાઈમેન્શન સુધી મર્યાદિત કરું છું જે 22m બરાબર છે જેનો ઉપયોગ પાર્શીઅલ ડેરીવેટીવ કરવા માટે જઈ રહ્યો છું કારણ કે એ x અને t બંને પર આધારિત છે તેથી 2xtx2Vxψxt મળશે 3 ડાઈમેન્શનલ એનાલોગ જે iℏdψrtdt 22m2rtVrψrt બનશે હવે યાદ રાખો કે આ ઓપરેટર 22md2dx2Vxએ એનર્જી ઓપરેટર અથવા હેમિલ્ટોનિયન છે તેથી મોટાભાગે આ સમીકરણ iℏdψrtdtHψrt તરીકે પણ લખાય છે આ એક સંપૂર્ણ શ્રોડિંજર સમીકરણ છે જે સ્ટેશનરી સ્ટેટ માટે શ્રોડિંજર સમીકરણ તરફ જાય છે તો ચાલો હવે જોઈએ કે સમય આધારિત શ્રોડિંજર સમીકરણ શું છે તો હું સ્ટેશનરી સ્ટેટ માટે TDSE લખવા જઇ રહ્યો છું હવે આપણી પાસે iℏ∂ψ∂tH છે અને પ્રથમ સ્ટેશનરી સ્ટેટ માટે n પર H ઓપરેટર લઈએ જે આપણને Enn આપે છે શ્રોડિંજર સમીકરણના સ્ટેશનરી સ્ટેટના ઉકેલો માટે આપણી પાસે iℏdndtEnn છે અને તરત જ તમે તેનો ઉકેલ nrt લખી શકો છો જે nr0 થશે તેથી હું આને સમયથી સ્વતંત્ર e iEntતરીકે લખી શકું છું તો આ રીતે વેવ ફંક્શન અથવા આઈગન ફંક્શન વિકસિત થાય છે તેથી nrt એ nrછે જે એક સ્પેસ ભાગ e iEnt છે તો હવે આપણને પ્રશ્ન એ થાય કે આ પ્રોબેબીલીટી ડેન્સીટી શું છે તેથી પ્રોબેબીલીટી ડેન્સીટી nrt2 છે જે nr2 તરીકે આપવામાં આવે છે વળી e iEnt21 છે અને તેથી આ સમયથી સ્વતંત્ર છે તેથી સ્ટેશનરી સ્ટેટની માટે પ્રોબેબીલીટી ડેન્સીટી સમયથી સ્વતંત્ર રહે છે અને તેથી જ આ સ્ટેશનરી સ્ટેટ છે સામાન્ય રીતે આપણે પાસે જે વેવ ફંક્શન છે જે આઈગન ફંક્શન નથી અને તે સમય સાથે બદલાશે અને તે આ રીતે આપવામાં આવશે જે આપણે હવે જોઈએ સામાન્ય રીતે આપણી પાસે iℏdψdtH છે હવે જો આપણે H આઈગન ફંક્શન યાદ કરીએ તો તે સંપૂર્ણ સેટ બનાવે છે જે આપણે અગાઉ ના વ્યાખ્યાન મા જોયેલુ તેથી સામાન્ય રીતે ψrt ને ∑Cnnrt∑Cnne iEnt દ્વારા મેળવ્યુ હતુ તો આ કઈ રીતે મેળવી શકીએ તો તે મેળવવા માટે આપણે t0 લઈએ ધારો કે આપણે બાઉન્ડ્રી કન્ડીશન સાથે સુસંગત ψ તૈયાર કરીએ છીએ જે ∑Cnnr તરીકે આપવામાં આવે છે આ હંમેશાં કરી શકાય છે કારણ કે n એ એક સંપૂર્ણ સેટ બનાવે છે જે ∑Cniℏn∂t ને સંતોષે છે જે બીજું કઈ નથી પરંતુ ∑CnEnn છે તેથી આ માટેનું સમીકરણ iℏ∂ψrt∂t∑CnEnnrt થશે જે સમય આધારિત n દ્વારા સંતોષે છે અને તે rt∑CnnrtnCnnre iEnt દ્વારા લખી શકાય છે અહી તમે જોઈ શકો છો કે જો હું iℏ∂ψrt∂t લખુ છુ તો તે nCnnriℏ iEne iEntબરાબર થશે જો હું i ગણા i ને રદ કરું જે nCnnrtEn બરાબર છે જે આપણે અગાઉ જોયુ તે જ રીતે આ સમીકરણને સંતોષે છે અને આ જ તેનો ઉપાય છે તો ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ માની લો કે મારી પાસે બોક્સમા રહેલા પાર્ટીકલની સમસ્યા છે જેમા હવે હું પ્રારંભિક સ્થિતિ તૈયાર કરું છું જેમા r0πxL અને બોક્સની લેન્થ L લઈએ તો આપણને પ્રશ્ન એ થાય કે ψrt શું છે હવે અહી હું નોર્મલાઈઝેશન કોન્સટન્ટ ને ધ્યાનમા લઈશ નહી તેનાથી અહી કોઈ ફરક પડતો નથી rt શોધવા માટે આઈગન ફંક્શન લઈશું જે πxL થશે અથવા તે nCnnre iEnt ની સમાન હશે જેના દ્વારા આપણે આઈગન ફંક્શનની દ્રષ્ટિએ πxL નું વિસ્તરણ શોધી શકીએ છીએ તેથી આપણે πxL sin πxL πxL લખી શકું છું જે sin πxL 121 cos 2πxL જેવું જ છે જે હું 12sin πxL 12sin πxL cos 2πxL તરીકે પણ લખી શકું છું જે હું 12sin πxL 12sin πxL cos 2πxL તરીકે લખી શકું છું જે 12sin πxL 12sin πxL cos 2πxL બરાબર થશે જે 12sin 2πxLπxL sin 2πxL πxL જેવું જ છે તે 12sin πxL 14sin 3πxL 14sin πxL થશે જે 34sin πxL 14sin 3πxL તેથી બરાબર થશે તેથી મેં આઈગન ફંક્શનની દ્રષ્ટિએ πxL લખ્યું છે જે આપણે અગાઉના વ્યાખ્યાનોમાં જોયુ હતુ કે તેને સંબંધિત એનર્જીઓ E1 અને E3 છે E1 માટે તે n1 છે અને તેથી તે 222mL2 થશે E૩ માટે n 3 છે અને તેથી તે 9222mL2 થશે અને તેથી આ વેવ ફંક્શન વિકસી રહ્યું છે તેથી xt જે nCnnxe iEnt તરીકે આપવામાં આવશે આ કિસ્સામાં માં Cn એ નોર્મલાઈઝ અચળાંક કે જે nCnnxe iEnt બરાબર છે તો આ રીતે વેવ ફંક્શન સમય સાથે વિકસિત થાય છે તેથી સમય આધારિત શ્રોડિંજર સમીકરણ iℏ∂ψ∂tH છે જે તમને કહે છે કે સમય આધારિત વેવ ફંક્શન કેવી રીતે વિકસિત થાય છે હેમિલ્ટન માટે આઈગન ફંક્શન એ પ્રોબેબીલીટી ડેન્સીટી આપે છે હેમિલ્ટોન એનર્જીના આઈગન ફંક્શન માટે પ્રોબેબીલીટી ડેન્સીટી સમય સાથે બદલાતી નથી આ ઉદાહરણ પરથી તમે જોઈ શકો છો કે સામાન્ય વેવ ફંક્શન માટે પ્રોબેબીલીટી ડેન્સીટી સમય સાથે બદલાઇ રહી છે હવે કરન્ટ ડેન્સીટી અને પ્રોબેબીલીટી ડેન્સીટી વચ્ચેના સમય આધારિત શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કરીને આપણે તેના વચ્ચેનુ સમીકરણ તારવીએ તેથી સમય આધારીત થિયરીમાં કરન્ટ ડેન્સીટી અને પ્રોબેબીલીટી ડેન્સીટી છે સમય આધારીત થિયરીમાં કરન્ટ ડેન્સીટી શા માટે હોવી જોઈએ તે કહેવું ખૂબ જ સરળ છે હવે પ્રોબેબીલીટી ડેન્સીટી તરીકે લખીએ અને ફરીથી તેને એક પરિમાણ સુધી મર્યાદિત કરું છું જે xt2 સમય પર આધારિત છે તેથી dρdt≠0 થશે હવે જો પ્રોબેબીલીટીનું કઝર્વ કરવું હોય તો કુલ પ્રોબેબીલીટી હંમેશા 1 જ રહે છે તેથી સાતત્ય સમીકરણ સંતોષાશે અને હવે આપણી પાસે dρdtj છે અને એક પરિમાણમા તે dρdtjx∂x0 હશે અને ત્યાં એક પ્રવાહ હોવો જોઈએ જે સંપૂર્ણ પ્રોબેબીલીટી કઝર્વ કરે છે અને ચાલો હવે આપણે કરંટ માટે તેનો ઉકેલ મેળવીએ જો હું સમીકરણ માંથી iℏ∂ψ∂t 22m2x2Vx બાદ કરી અને સમીકરણ લખુ જો સમીકરણને સાથે ગુણીએ તો iℏ∂ψ∂t 22m2x2Vx સમીકરણ લખી શકીએ છીએ જે આપણું સમીકરણ 1 છે તો હવે હું સમીકરણ ψ માટે કોમ્પ્લેક્સ કોંજ્યુગેટનુ સમીકરણ લખીએ જે iℏ∂t 22m2x2Vx થશે તેથી હું તેને હુ દ્વારા ગુણાકાર કરીશ અને આપણે આપણુ બીજુ સમીકરણ iℏψ∂t 22m2x2Vxψ થશે હવે જો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીએ તો iℏ∂ψ ∂tψ∂t22m2x2 2x2 મળે છે તો હુ ડાબી બાજુએ iℏ ∂t22m ∂x∂x ∂ψ∂x સમીકરણ લખી શકીએ છીએ તેથી હવે આપણી પાસે iℏ ∂t22m ∂x∂x ∂ψ∂x સમીકરણ છે હવે હું બંને બાજુથી ℏ માંથી એક ℏ દુર કરી શકું છું અને મને ∂t2mi ∂x∂x ∂ψ∂x મળે છે તેથી ∂ρt∂x મળે છે તેથી મને jx એ 0 બરાબર થાય છે ઉપરના સમીકરણમાં jx એ 2mi∂ψ∂x ψ∂x સમીકરણ લખી શકીએ છીએ જે બીજુ કંઈ નથી પરંતુ કરન્ટ ડેન્સીટી છે જો તમે તેને કાળજીપૂર્વક જોશો તો તે સમજવું ખૂબ જ સરળ છે તમે જોશો કે i ∂x એ p છે તેથી તે પ્રથમ પદમાં તે પર કાર્ય કરે છે જે ગણુ pψ આપે છે જે તમને મોમેન્ટમ ડેન્સીટીને m વડે ભાગી આપે છે તેથી jx એ v×ψ છે એ જે કરંટ આપે છે જે આપણે ક્લાસિકલ ભૌતિકશાસ્ત્રથી જાણીએ છીએ તેથી ∂ψ ∂x એ p×ψ જેવું છે તેથી pm તમને v×ρ આપે છે જે કઈ નથી પરંતુ j છે તો આપણે ψ∂x એ વસ્તુને રીઅલ બનાવવી છે ચાલો હું તમને એક ઉદાહરણ આપું જો આપણે પ્લેન વેવ લઈએ જે આગળ વધતા પાર્ટીકલ સાથે મોમેન્ટમ આગળ વધે છે હવે આપણી પાસે સમતલ વેવ ψeikx છે હવે આપણે નોર્મલાઈઝ કોન્સટન્ટ C છે પરંતુ C2 ડેન્સીટી છે અને કરંટ ડેન્સીટી j2miCe ikx∂Ceikx∂x Ceikx∂xCe ikx છે જે કંઈ નથી પરંતુ ℏkmC2 છે જે કંઈ નથી પરંતુ વેલોસીટી જે pm ρ છે જે કરંટ ડેન્સીટીની વ્યાખ્યા આપવા માટે સંપૂર્ણ અર્થ આપે છે ત્રી ડાઈમેન્શનમાં છે જે દ્વારા આપવામાં આવે છે જે 2mi∇ψ ψ∇ તરીકે લખી શકાય છે તેથી હવે હું વ્યાખ્યાનનો અંત લાવવા માંગુ છુ આપણે pΔx∼h દર્શાવવા માટે માઇક્રોસ્કોપનું ઉદાહરણ આપ્યું પછી આપણે સમય આધારિત શ્રોડિંજર સમીકરણ દર્શાવ્યુ જે iℏ∂ψ∂tH છે જે Hψrt ના આઈગન ફંક્શન માટેની નોંધ આપે છે ત્યારબાદ આપણે કરંટ અથવા વધુ ચોક્કસ રીતે કરંટ ડેન્સીટીને આધરિત શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કર્યો જે ∂ρ∂tj0 ને સંતુષ્ટ કરે છે તેથી આ સાથે હું સમય આધારીત શ્રોડિંજર સમીકરણ પરના આ વ્યાખ્યાનને સમાપ્ત કરું છું